નમસ્તે મારૂ નામ જયંતા ચેટર્જી છે ને હું IIT કાનપુર થી છું આગામી 8 સપ્તાહ દરમ્યાન હું તમારી સાથે સેવા સંચાલન ના વિષય પર મુખ્યત્વે ચર્ચા કરીશ સેવાઓ શું છે અગાઉ સેવા ને કઈ રીતે જોવા માં આવતી અને આજે આપણે સેવા ને કઈ રીતે જોયે છીએ અને કઈ રીતે સેવા વ્યવસાય સેવા ઉધોગો પરિવર્તિત થઈ રહ્યા છે આવનાર સમય માં તે કઈ જગ્યા પર હશે અને કઈ રીતે તેનું સંચાલન કરવામાં આવશે તો અહી આપણે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય માં સેવા સંચાલન સેવા માર્કેટિંગ સેવા ઓપરેશન્સ અને સેવામાં લોકો ની ભૂમિકા જેવા વિષયો પર ચર્ચા કરીશું આપણે સમકાલીન સંશોધન પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું અને આપણે આજના સેવાઓના નમૂનાને કેવી રીતે સમજીએ છીએ અને નવું શિક્ષણ શું છે જે અમને આ પ્રકારના વ્યવસાયોમાં ઉચ્ચ સ્તરના પ્રદર્શન તરફ લઈ જાય છે આ તમામ આપણા અભ્યાસક્રમનો સૌથી અગત્યનો વિષય હશે આપણે ચર્ચા કરીશું કે સેવા કેવી રીતે માત્ર સેવા વ્યવસાયોની સીમામાં જ બદલાતી નથી પરંતુ સેવા કેવી રીતે આપણા માટે એક નવો તર્ક અને બધા વ્યવસાયો માટે એક નવો દ્રષ્ટિકોણ છે પ્રસ્તાવના વિડીયોમાં મેં તેના વિશે વાત કરી છે આપણે સેવાના તર્ક બધા વ્યવસાયોના સેવાનો દ્રષ્ટિકોણ અને નવા ઉદાહરણો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું હવે જો કે આજે સેવા અર્થતંત્રમાં ખૂબ જ સર્વોચ્ચ અને અગ્રણી સ્થાન ધરાવે છે 18મી સદીમાં આગળનાવર્ષોમાં આવું નહોતું પરાગરજના દિવસોમાં ઔદ્યોગિક ક્રાંતિ અને સામૂહિક ઉત્પાદનના ઉદભવના પ્રારંભિક દિવસોમાં માલસામાનના નવા અને નવા પ્રકારના ઉત્પાદનો અર્થશાસ્ત્રીઓસંચાલકોવ્યવસાયિક લોકોની વિચારસરણી પર પ્રભુત્વ ધરાવતા હતા એ જમાનામાં સેવા મદદ લાભ આ સામાન્ય અર્થો હતા ત્યારબાદ આપણે સેવાનો વિચાર કર્યો થોડા સમય પછી જેમ જેમ ઉદ્યોગો વિકસિત થવા લાગ્યા જેમ જેમ અર્થતંત્રો વિસ્તરવાનું શરૂ કર્યું ઔદ્યોગિક અર્થતંત્ર વિસ્તરણ કરવાનું શરૂ કર્યું ઉત્પાદનો અથવા ઉપકરણોને વધુ સારી રીતે કાર્ય કરવા યોગ્ય રીતે કાર્ય કરવા માટે વધારાની માહિતીની વધુ અને વધુ જરૂરિયાતો હતી અને ખાસ કરીને જ્યારે તકનીકી સામગ્રીએ ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે ઓપરેટ કરવા માટે જ્ઞાન અને કુશળતાની જરૂરિયાત વધારવાનું શરૂ કર્યું ત્યારે અમે કૃત્યો કાર્યો પ્રદર્શન પ્રયત્નો જેવી વસ્તુઓ લાવ્યા પરંતુ તેમ છતાં ખૂબ જ સ્પષ્ટ રીતે આ વસ્તુઓ લેખો વસ્તુઓથી અલગ માનવામાં આવતું હતું અને તે દિવસોમાં મારો મતલબ આજે આદમ સ્મિથથી જ સેવાઓને માલસામાન કરતાં થોડી હલકી ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી તેઓ નાશવંત હતા તેઓ અમૂર્ત હતા અને તેથી વધુ તેથી એડમ સ્મિથની જેમ મેં ઉત્પાદક તત્વો વિશે વાત કરી છે જે વાસ્તવમાં સામાન વસ્તુઓ હતા અને અમુક રીતે તેમણે સેવાઓને અનુત્પાદક તરીકે સૂચિત કરી હતી પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે જેમ કે હું તમને બતાવીશ સેવાઓ આજે જીડીપી પર પ્રભુત્વ ધરાવે છે મોટા ભાગની વિકસિત અર્થવ્યવસ્થાઓ અને ઘણી ઉભરતી અર્થવ્યવસ્થાઓનું આર્થિક માળખું પણ તેથી આજે સેવાઓને સહ નિર્માણના કાર્ય તરીકે માનવામાં આવે છે તેથી જ્યારે અમારી પાસે સમાનનો પરિપ્રેક્ષ્ય હતો અમારી વ્યવસાયિક વિચારસરણી લે વેચની વિચારસરણી પર પ્રભુત્વ ધરાવતું હતું ત્યારે અમે માર્કેટિંગ અને વ્યવસાયના મુખ્યને મૂલ્યોના વિનિમય તરીકે વિચારતા હતા કોઈને કંઈક જોઈતું હતું અને કોઈને કંઈક હતું તેથી પ્રદાતાઓ અને જરૂરિયાતવાળાઓએ મૂલ્યોની આપલે કરી અને તેને વ્યવસાયનું સાધન માનવામાં આવતું હતું પરંતુ આજે ઉદાહરણ તરીકે લો આ ચોક્કસ સત્ર જે અમે ચલાવી રહ્યા છીએ સેવા વ્યવસ્થાપન પરનો આ વિશિષ્ટ વિષય જ્યાં તમે અને હું આપણે સાથે આવી રહ્યા છીએ અને તમે તરત જ સમજી શકશો કે અહીં એક સફળ ઉત્પાદક રોકાણ થશે જ્યારે તમે તમારી કુશળતા તમારું જ્ઞાન લાવો છો અને હું મારી નિપુણતા મારું જ્ઞાન મારી સમજ અને મારું સંશોધન લાવું છું અને તમે તમારું ધ્યાન લાવો છો અને હું મારો ઉત્સાહ લાવીશ તમે તમારું ધ્યાન દોરો અને હું માહિતી અને સંદેશાવ્યવહાર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર એક જટિલ નેટવર્કમાં મારી વહેંચણી અને આ તત્વો સાથે મળીને નવા જ્ઞાન મોડ્યુલ શક્યતાઓનું સહ નિર્માણ કરી રહ્યા છીએ અને અમે જાણીએ છીએ તે બધા માટે તમારામાંથી કેટલાક આવતીકાલે સેવા ઉદ્યોગસાહસિક બની શકે છે તેથી આર્થિક પ્રવૃતિઓના નવા પ્રવાહો ઉત્પન્ન થશે જેમાંથી કંઈક અંશે અમૂર્ત જ્ઞાનનું સઘન વિનિમય અને આદાન પ્રદાન કરતાં વધુ સહ સર્જન જે અમે આ અભ્યાસક્રમ દ્વારા અહીં રોકાયેલા છીએ અને આજે આપણી પાસે ઘણી બધી સેવાઓ છે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ આ પ્રદાતાઓ અને સાધકો એક જટિલ નેટવર્કમાં એકસાથે આવે છે સમસ્યાઓનો ઉકેલ મેળવવા વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતો પૂરી કરવા અથવા સેવાને નવો સંપૂર્ણ અર્થ આપવા માટે એકસાથે મૂલ્યો બનાવે છે સમજાયું અને મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ આજે જે રીતે તમામ વ્યવસાયો જોવામાં આવે છે સેવા વ્યવસાયનું એક મુખ્ય તત્વ એ છે કે મોટાભાગના સેવા વ્યવસાયોમાં માલિકી બદલાતી નથી જેમકે સાબુ ખરીદવાની ક્રિયા છે જો તમે સાબુ અથવા ટૂથ પેસ્ટ પર નજર નાખો તો ઉત્પાદક પાસેથી સમગ્ર વિક્રેતાથી ડિસ્ટ્રીબ્યુટરથી છૂટક વેપારીને અને અંતે ગ્રાહક માલિકી સતત બદલાતી રહે છે લગભગ દરેક તબક્કે પૈસા અને ઉત્પાદનનું કોઈને કોઈ પ્રકારનું વિનિમય થાય છે અને માલિકી બદલાતી રહે છે પરંતુ સેવામાં ઘણા પ્રસંગો છે ઉદાહરણ તરીકે જો તમે સિનેમા શોમાં જાઓ છો અથવા તમે તમારી લાઇટ ચાલુ કરો છો તો તમે ઉત્પાદક પેકેજનો ઉપયોગ કરી રહ્યાં છો ચોક્કસ સમય માટે તેનો આનંદ માણો જેમાં તમારા મિત્રો પણ સાથે હોય શકે છે જે તમારા આનંદ માં વધારો કરે છે અને તે એક માનસિક માળખું જે તમે એકસાથે લાવી રહ્યા છો અને તેથી આ બધા કિસ્સાઓમાં સિનેમા અથવા સંગીતનો સમૂહ અથવા શૈક્ષણિક ક્રિયાપ્રતિક્રિયા થાય છે અને આપણે સિનેમા હૉલ ખરીદતા નથી જ્યારે તમે તમારી લાઈટ ચાલુ કરો છો ત્યારે તમે વીજ ઉત્પાદન પ્રસારણ વિતરણ પ્રણાલીમાં રોકાણમાં માળખું શું છે તેની ચિંતા કરતા નથી તમારો સિનેમા પ્રોજેક્ટર અથવા સિનેમા હોલ પરિસર ખરીદવાનો કોઈ ઈરાદો નથી તમે તેનો ઉપયોગ ચોક્કસ સમય અને ચોક્કસ કરારની શરતો માટે કરો છો અને માલિકીનું આ બિન સ્થાનાંતર જે તમે તમારી સામે જુઓ છો તે આ પાંચ બ્લોક્સમાં વર્ગીકૃત કરી શકાય છે અને જેમ જેમ તમે આ વિશે વિચારો છો તમે જોશો કે વધુને વધુ આ મોટાભાગના વ્યવસાયોની પ્રકૃતિ હશે અને મેં મારા પ્રારંભિક વિડિયોમાં ઉલ્લેખ કર્યો છે આ આજે ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યવસાયિક દાખલાઓની આ રચના માલિકીના સ્થાનાંતરણની જરૂર નથી ઉપયોગ કરો અને પરત કરો કારણ કે અન્યથા આપણી પાસે એક અર્થવ્યવસ્થા છે જે પ્રકૃતિમાંથી સંસાધનો લેવા વસ્તુઓ બનાવવા અને માલિકી સ્થાનાંતરિત કરવા પર આધાર રાખે છે અને છેવટે તે બધું વિશ્વભરમાં કચરાના વિશાળ પહાડનું નિર્માણ કરે છે અને ખરેખર આજે આપણે જાણતા નથી કે સતત કચરો પેદા કરવાની આ સમસ્યા કેટલી ગંભીર બની રહી છે તે વિશે આપણે ઘણીવાર કોઈ વાત કરતા નથી તેથી તમામ વ્યવસાયોનો વિચાર એક સેવા માલિકી લક્ષી ન સ્થાનાંતર કરવાનો વિચાર અસ્થાયી રૂપે સંસાધનોને એકસાથે લાવીને મૂલ્યનું સહ નિર્માણ એ અર્થતંત્રનું સંચાલન કરવાની ખૂબ જ મહત્વપૂર્ણ રીત છે જેને આપણે ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે અને તે જ અમે આગામી 8 અઠવાડિયામાં સંખ્યાબંધ મોડ્યુલો કરીશું હવે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ને સરળતાથી સમજી શકાય હું આ ચોક્કસ તેવો ખ્યાલ મોડ્યુલને પૂર્ણ કરું તે પહેલાં હું રજૂ કરીશ અને તે અત્યારે તમારી સ્ક્રીન પર છે વિશ્વની લગભગ દરેક વસ્તુ x અક્ષમાં તમારા તરીકે જોઈ શકાય છે અમારી પાસે અમૂર્તતા છે તેથી ઉચ્ચ અસ્પષ્ટતા માટે ઓછી અસ્પષ્ટતા છે અને ત્યાં તમે જોઈ શકો છો કે જો તમે મીઠું લો છો તો મીઠું અત્યંત મૂર્ત છે આ ચોક્કસ આલેખના એક છેડે જે લિન શોસ્ટેક વર્ક રિસર્ચ અને બીજા છેડેથી અપનાવવામાં આવ્યું છે અમારી પાસે આ છે જેને આપણે અહીં ઇન્ટરનેટ બેંકિંગ અથવા જીવન વીમો કહીએ છીએ હવે એરલાઇનની લડાઈ તમે જોઈ શકો છો અમે ઉચ્ચ મૂર્તતાથી ઉચ્ચ અસ્પષ્ટતા તરફ જઈ રહ્યા છીએ આ સેવાઓનો સ્પેક્ટ્રમ છે અને આજે મોટાભાગની વસ્તુઓ મોટાભાગની વ્યવસાયિક વ્યસ્તતાઓ એક પ્રકારની અભિન્ન ફેશનમાં મૂર્ત અને અમૂર્ત બંને ઘટકો છે અને તેથી જ આ અભ્યાસક્રમમાં અમે મૂલ્યો અને ઉકેલો બનાવવા માટે સંયુક્ત સિસ્ટમ તરીકે મૂર્ત અમૂર્ત ઉત્પાદન સેવા વિશે વારંવાર વાત કરીશું હું આજના આ મોડ્યુલને આ ચોક્કસ સ્લાઈડ સાથે સમાપ્ત કરીશ અને હું ઈચ્છું છું કે તમે તેના વિશે વિચારો અને અહીંથી જ અમે આગલા મોડ્યુલમાં શરૂઆત કરીશું